ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના આગળના વ્યાખ્યાનમાં આપનુ સ્વાગત છે તેથી આજે આપણે ઊર્જા સંગ્રહ કરતી પ્રણાલી પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક નવી તકનીક અથવા તકનીકીનો નવો વર્ગ છે જેને થર્મલ ઊર્જા સંગ્રહ કહેવાય છે યાદ કરો આપણે હજી સુધી યાંત્રિક ઊર્જાના સંગ્રહ વિશે વાત કરી છે જેના હેઠળ આપણે પંપ હાઈડ્રો કોમ્પ્રેસ્ડ એર ઊર્જા સંગ્રહ અને ફ્લાયવ્હીલ નો અભ્યાસ કર્યો છે પછી આપણે સુપર કંડકટીંગ ચુંબકીય ઊર્જા સંગ્રહ વિશે પણ વાત કરી તો સંગ્રહ ઉપકરણ નો આગળનો વર્ગ એ થર્મલ ઊર્જા સંગ્રહ છે જ્યાં વધારાની ઊર્જા થર્મલ ઊર્જાના રૂપમાં સંગ્રહવામા આવે છે હવે આનો હું શું અર્થ શું કરું તો ચાલો પહેલા આપણે થર્મલ ઊર્જા સંગ્રહ લખીએ તો થર્મલ ઊર્જા સંગ્રહને આપણે ફરી બે વર્ગોમાં વહેંચી શકીએ છીએ પહેલા વર્ગને આપણે સંવેદનાત્મક ઊર્જા સંગ્રહ અને બીજા વર્ગને સૂપ્ત ઊર્જા સંગ્રહ કહીશું તો હું માનું છું કે આપણે આનો અર્થ તમારી પાસેના થર્મલ વિજ્ઞાન અને ઉષ્મા સ્થાનાંતરણ ના જ્ઞાન પરથી સમજી શકીશું તો સંવેદનાત્મક ઊર્જા એટલે જ્યારે તમે પદાર્થને ગરમી આપો છો અને તેનું તાપમાન વધે છે તેથી તમે વધેલી ગરમી અનુભવી શકો છો આમ આ રીતે સંવેદનાત્મક સેન્સીબલ sensible શબ્દ આવ્યો અને જેમ તાપમાન વધે છે તેમ તે પ્રણાલીનુ અથવા તો જેને આપણે ગરમ કરીએ છીએ તેની આંતરિક ઊર્જા વધે છે તો હવે જો આપણી પાસે એક ઉપકરણ છે જેના દ્વારા આપણે તે પદાર્થને નિશ્ચિત તાપમાને જાળવી શકીએ છીએ તો તે ઉષ્માનો સંગ્રહ કરે છે અને એ પછી જ્યારે આપણને તે ઊર્જા થર્મલ ઊર્જાની જરૂર પડે છે ત્યારે આપણે કોઈક રીતે કે થર્મલ ઊર્જાને પદાર્થમાંથી પાછી મેળવીએ છીએ અથવા તો પદાર્થમાંથી કાઢી નાખીએ છીએ તો આ હતી સંવેદનાત્મક ઊર્જા અને જેમ આપણે થર્મલ ઊર્જા કાઢીએ છીએ તેમ તાપમાન ફરીથી ઘટતું જાય છે સૂપ્ત ઊર્જા સંગ્રહ જો કે નામ સૂચવે છે કે સબંધ સૂપ્ત ઉષ્મા સાથે છે જેનો અર્થ થાય છે કે જ્યારે આપણે ઊર્જાનો સંગ્રહ કરતી વખતે ગરમ કરીએ છીએ અથવા તો ઠંડુ કરીને થર્મલ ઊર્જાને કાઢી નાખીએ છીએ ત્યારે પદાર્થના સ્વરૂપ માં ફેરફાર થાય છે અને જ્યારે આપણે સ્વરૂપના ફેરફારની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે ઘન થી પ્રવાહી અથવા પ્રવાહીથી ઘન ની વાત કરીયે છીએ તેથી એકીકરણની સૂપ્ત ઉષ્મા પીગળવાની સૂપ્ત ઉષ્મા અને એ જ રીતે ઘનીકરણ થવાની સૂપ્ત ઉષ્મા તેથી આ કિસ્સામાં પદાર્થ ની અવસ્થા ઘનથી પ્રવાહીમાં બદલાય છે પરંતુ આપણે જાણીએ છીએ કે અવસ્થા બદલાવાની પ્રક્રિયા સામાન્ય રીતે પદાર્થના પીગળવાના તાપમાને અથવા સેચ્યુરેશન તાપમાને થાય છે ઉદાહરણ તરીકે જો તમે પ્રવાહીથી વાયુ ની વાત કરતા હો તો તાપમાન અવસ્થા ના ફેરફાર દરમિયાન અચળ રહે છે જોકે આપણે પદાર્થની અવસ્થા બદલીને ઊર્જા નો સંગ્રહ કરીએ છીએ અને પછી તેનાથી ઉલટું ઊર્જા મેળવીએ છીએ તો તે જ હું અહીંયા થર્મલ ઊર્જા સંગ્રહ બતાવી રહ્યો છું તો થર્મલ ઊર્જા સંગ્રહ શું છે તો તે સંગ્રહ કરેલી વધારાની થર્મલ ઊર્જા ને પછીથી ઉપયોગમાં લેવા માટેની અનુકુળતા કરી આપે છે હવે પછીથી ઉપયોગમાં લેવું એટલે શું પછીથી ઉપયોગમાં લેવું એ તે દિવસના કલાકોમાં હોઈ શકે પછીથી ઉપયોગમાં લેવું એ થોડા દિવસો પણ હોય શકે જો તમે ઊર્જા સંગ્રહ ઉપકરણને અવાહકથી આચ્છાદન કરી શકો અથવા તો થોડા મહિનાઓ પણ હોઈ શકે ઉદાહરણ તરીકે ઉનાળાની ગરમી સોલર કલ્લેક્ટર્સ દ્વારા એકઠી કરવામાં આવે છે તે શિયાળામાં ઉપયોગ માટે બીજા મોસમમાં સંગ્રહિત કરી શકાય તે સરળ નથી પણ તે શક્ય છે અને એ જ રીતે શિયાળાની હવાથી પ્રાપ્ત થતી ઠંડી ઉનાળું હવાને વાતાનુકૂલિત માટે વાપરી શકાય છે ફરીથી સરળ નથી પણ શક્ય છે બરાબર તો આ આગળના બે મુદ્દા સંવેદનાત્મક ગરમી સંગ્રહ અને સુપ્ત ગરમી સંગ્રહના છે કે જેના વિશે આપણે આગળ વાત કરી તો હવે પછી આપણે આગળ એ કરીશું કે સંવેદનાત્મક ગરમી સંગ્રહ અથવા ઊર્જા સંગ્રહમાં આપણે વધારે થર્મલ દળ ઉપયોગમાં લઈશું તો એનો મતલબ એમ કે ઊર્જા નો જથ્થો કે જે આપણે સંગ્રહ કહીએ છીએ જો આપણે q યાદ કરીયે માફ કરો મને મોટો Q કરવા દો કારણ કે આપણે ઊર્જા વિશે વાત કરી રહ્યા છીએ તે એ m જે દળ સ્પેસિફિક હીટ વખત ∆T તાપમાનના ગુણાંક જેટલુ થાય તો ધારો કે કદ આપેલું છે હું આ રીતે પણ લખી શકું ρ V Cp ∆T એ જ્યાં ρ ઘનતા છે V કદ છે તેથી ઘનતા વખત કદનો ગુણાંક એટલે દળ તો હવે આપેલ ∆T માટે જેમ ρ અને Cp વધે Q વધે છે તેથી આપણને શું જોઈએ આપણને ρ અને Cp નો ગુણાકાર જોઈએ જેથી આપણે મહત્તમ ઊર્જા સંગ્રહ માટે તેને મહત્તમ કરી શકીએ સમજ પડી આમ એ અર્થ પણ આ પણ સંગ્રહ કેટલીક વાર ઉચી થર્મલ જડત્વતા અથવા ઉચા થર્મલ દળ તરીકે દર્શાવાય છે બંને એક સાથે માફ કરો હું દિલગીર છું આ ρV નથી તેથી મહેરબાની કરીને મેં અહીંયા જે લખ્યું તેને નજરઅંદાજ કરો આપણે ρCp ને મહત્તમ કરવા માગીએ છીએ આ પદ મહત્તમ કરવાની જરૂર છે તો આ થર્મલ દળ છે તો આ પદ મહત્તમ કરવાની જરૂર છે ઠીક છે તો હમણાં સુધી જો તમને યાદ હોય તો આપણે સંવેદનાત્મક ઊર્જા સંગ્રહ ના સંપર્કમાં આવ્યા છીએ અને તે રીજનરેટીવ હીટ એક્સચેન્જર્સ છે તો રીજનરેટીવ હીટ એક્સચેન્જર્સ માં શું થાય છે તમારી પાસે ગરમ પ્રવાહી છે તો પછી રીજનરેટીવ હીટ એક્સચેન્જર્સની અંદર રહેલા પદાર્થને શું થાય છે ચાલો આપણે કહીએ કે રેતીનો પાથરેલો થર અથવા કાંકરાનો પાથરેલો થર તે ગરમીને શોષી લે છે અને પ્રવાહીને ઠંડુ પાડે છે જે તે ગરમીને જાળવી રાખે છે અને આપણે એ વાતની કાળજી રાખવી જોઈએ કે તે પ્રવાહી પૂરતી રીતે અવાહકથી આચ્છાદિત હોય અને પછી જ્યારે ઠંડુ પ્રવાહી એ જ રેતીના થર પાસેથી પસાર થાય ત્યારે તે ગરમી શોષે છે અથવા તો કહી શકાય કે રેતીનો થર ઠંડા પ્રવાહીને ગરમી આપે છે અને ગરમ કરે છે બરાબર તો તે આ રીતે થાય છે તો આ એક રસ્તો છે સંવેદનાત્મક થર્મલ ઊર્જા નો સંગ્રહ કરવાનો કે જે આપણે જોઈ ગયા તો અહીંયા જો તમે જોશો તો રેતી નો થર 1 છે કાર્બનિક પ્રવાહીઓ અહીંયા શું થાય આપણે શું કરીશું કે ફરીથી રીજનરેટીવ રીતે આપણી પાસે નું ગરમ પ્રવાહી કાર્બનિક પ્રવાહી સાથે ઉષ્મા વિનિમય કરે અને પ્રવાહી એવી રીતે પસંદ કરીશું કે જેનો થર્મલ દળ ઊંચું હોય અને પછી તે ગરમી છોડશે ફ્લૂઇડાઇઝ્ડ સોલિડ બેડસ એ બીજું ઉદાહરણ છે પણ જો કે આજે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું એમાં પહેલું દબાણયુકત જળ નો સંગ્રહ છે આપણે આના વિષે ઊંડાણથી વાત કરીશું અને સૂપ્ત ઉષ્મા સંગ્રહ એકીકરણ ની ગરમી નો ઉપયોગ કરે છે જેમ આપણે વાત કરી અને આપણે થોડા ઉદાહરણો જોઈશું તો આ સમયે મેં કંઈક લખ્યું છે અને થોડા ઉદાહરણો આપણે પછી જોઈશું તો આ પરિચય સાથે ચાલો આપણે થર્મલ ઊર્જા સંગ્રહ તરફ જઈએ સંવેદનાત્મક ઊર્જા સંગ્રહ તરફ અને દબાણયુકત પાણી નું ઉદાહરણ લઈએ તો દબાણયુકત જળનો સંગ્રહ ફરીથી હું યોજનાકીય રીતે બતાવી રહ્યો છું અને આ ફરીથી હું મારા પૂર્વ શિક્ષક પ્રોફેસર પી નાગ માટે આભાર વ્યક્ત કરું છું આ તેમની નોટ્સ માંથી લીધેલું છે કે જે હું ઘણા વર્ષો પહેલા શીખેલો પણ એ અત્યારે પણ ખૂબ જ ઉપયોગી છે તે ખૂબ જ સારું છે તે ખૂબ જ આકર્ષક તકનિક છે કે જે સમયાંતરે ઉપયોગમાં લેવામાં આવે છે તો જે નીચે મેં બતાવેલું છે તે લિન્ક પણ ખૂબ જ સારી રીતે દબાણયુકત જળ સંગ્રહનું કાર્ય સમજાવે છે આમ હું તમને આ લિન્ક પર જવા માટે પ્રોત્સાહિત કરીશ અને દબાણયુકત જળ સંગ્રહ વિશે વાંચવા કહીશ અને આ લખાણ ઉધોગના સંબંધમાં ફોર્બ્સ માર્શલ દ્વારા લખાયેલું છે તેથી તેઓ કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે તેના વિષે તમને સારો ખ્યાલ પણ આપશે હવે ચાલો અહિયાં આવીએ જળ સંગ્રહ તેના દ્વારા દબાણયુકત જળ સંગ્રહ હું એમ કહું છું તો તે રીતે કરવામાં આવે છે જ્યારે આપણી પાસે વધારાની ઊર્જાનું ઉત્પાદન થયું હોય અથવા તો ઊર્જા ઉત્પાદન કર્યું હોય ચાલો કહીએ કે સ્ટીમ ટર્બાઇન મહત્ત્વના કલાકો દરમ્યાન વધારે ઊર્જા ઉત્પાદન કરે છે તો શું કરવામાં આવે છે કે ઉચા દબાણવાળી આ વરાળ નો ભાગ તેના ઊચા દબાણે વિસ્તારતા પહેલા ટર્બાઈન માં દાખલ થાય છે બાકી રહેલો નીકાળી દેવામાં આવે છે તો હવે તે બહાર કાઢી દેવામાં આવે છે તેને વરાળ સંચયકમાં પહોંચાડવામાં આવે છે વરાળ સંચયક તમે જોશો તો ખરેખર એ એક નળાકાર વેસલ છે તે એક ખુબ મોટું છે અને જેમાં વરાળને નોઝલ દ્વારા દાખલ કરવામાં આવે છે વરાળ સંચયક એ એક મોટું વેસલ છે જેમાં ઊંચા તાપમાને પાણી ભરવામાં આવેલું હોય છે અને એની અંદર વરાળને આ નોઝલ દ્વારા દાખલ કરવામાં આવે છે તો ચાલો મને પાછળની સ્લાઈડ પર ફરીથી જવા દો તો આ વરાળ સંચયકો છે જ્યાં વરાળ દાખલ કરવામાં આવે છે તો આ વરાળ કે જે દાખલ કરવામાં આવે છે તે સંતૃપ્ત તાપમાને અથવા તો સુપરહીટ તાપમાને હોઈ શકે કંઈ ફરક પડતો નથી તો હવે જેમ વરાળ આવે અને પાણી સાથે ભળે છે તો શું થાય છે કે પાણીનું તાપમાન વધે છે અને દબાણ પહેલેથી જ ઊંચું હોય છે આથી દબાણ પણ ખાસ કરીને વધે છે છેલ્લે તમારી પાસે કોઈ એક ઊંચા તાપમાન અને દબાણે તેના સંતૃપ્તિ તાપમાનને અનુરૂપ પાણી હોય છે તેથી સંચયક એ ખરેખરમાં ઊંચા દબાણવાળી ટાંકી છે કે જેમાં પાણી અને વરાળ તેના સંતૃપ્તિ તાપમાને હોય છે સમજાયું તો આ સમયગાળા દરમ્યાન શું થાય છે તો મહત્વના કલાકો દરમ્યાન સંચયક વરાળનો નિકાલ કરે છે અને તે કે જેને પીકિંગ ટર્બાઈન કહીએ છીએ તેમાં જાય છે તો જેમ વરાળ નીચા દબાણે નિકાલ પામે ત્યારે શું થાય છે અથવા નીચા દબાણે રહેલા સંચયકમાં જે થાય છે તેને ફ્લેશ ઈવાપોરેશન કહેવાય છે તો તેથી વરાળ અહીંયા જશે અને આ પીકિંગ ટર્બાઈન માં વિસ્તરણ પામશે એ પ્રમાણે વધારાની વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે અને પાણીનુ દબાણ ઓછું થશે તેથી આ થશે અને મહત્વના કલાકો દરમ્યાન અને પીકિંગ ટર્બાઈન આપણને વધારાની વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરીને આપશે કે જે આપણને બેઝ લોડ કરતા વધારેની જરૂર છે અને પછી મહત્વના કલાક સિવાયના કલાકમાં કે જ્યારે ટર્બાઈન દ્વારા ઓછી ઊર્જા મેળવાતી હોય છે ત્યારે વરાળના કદનો પ્રવાહ દર અથવા વરાળના દળ નો પ્રવાહ દર ફરીથી વરાળનો થોડો ભાગ સંચયકમાં ભેળવે છે તો આ મહત્વના સમય કે તે સીવાય જેમ આગળના કિસ્સામાં જોયું તેમ ચક્રીય રીતે એક પછી બીજું ક્રમશ ચાલ્યા કરે છે તો ચાલો હવે આપણે આ ચર્ચા પછી આ મુદ્દા પર જઈએ તો મહત્વના કલાકો સિવાયના કલાકોમાં HRSG પાસે વધારે વરાળ ઉત્પન્ન થાય છે HRSG શું છે HRSG એ પુન પ્રાપ્ત ઉષ્માથી ઉદભાવતી વરાળ હવે હું માનું છું કે તમે HRSG પદ સાથે પરિચિત છો કે જ્યાં પ્રાઇમરી હીટીંગ ફ્લૂઈડ અથવા તો દહનક્ષમ વાયુનો ઉપયોગ કરીને પાણીમાંથી વરાળ ઉત્પન્ન થાય છે પછી ટર્બાઈન માંથી વધારાની વરાળ ઊંચા દબાણે મિશ્રીત કરવામાં આવે છે એટલે કે લેવામાં આવે છે અહીં ફરીથી યાદ રાખો કે ઊંચા દબાણ પર આ અગત્યનું છે કારણ કે જો તમે વરાળને ટર્બાઇન ના નિકાસ પાસેથી લેશો તો તે મદદ નહીં કરે કારણ કે તે નીચા દબાણ પર છે અને તે દબાણયુકત સંચય નહી હોય બરાબર ને આથી ઊંચા દબાણે ટર્બાઈન ના શરૂઆતના તબક્કે આપના માટે તેનો નિકાસ અથવા સ્ત્રાવ જરૂરી છે અને પછી તે દબાણયુકત સંતૃપ્ત પાણી બનાવવા માટે વરાળ સંચયકને આપવામાં આવે છે સમજાયું હવે મહત્વના કલાકો દરમ્યાન સંચયકમાંથી નિકાસ થાય છે તો પાણીનો સ્ત્રાવ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે શું થાય છે આકસ્મિક દબાણ ઘટવાના કારણે ત્યાં ફ્લેશ બોઇલિંગ અથવા ફ્લેશ ઈવાપોરેશન થાય છે અને વરાળનો થોડો ભાગ છટકી જાય છે અને પીકિંગ ટર્બાઇન હજુ પણ ઊંચા દબાણ પર હોય છે અને તે વધારાની વિધુત ઊર્જા ઉત્પન્ન કરે છે અને પછી પહેલાંની જેમ જ ઠારણ વરાળ ઠારકમાં જાય છે અને પછી મુખ્ય લૂપમાં જાય છે તો હવે આગળ આપણે શું કરીશું આપણે પ્રવૃતિ કરીશું અથવા તો ગાણિતિક પ્રવૃતિ ચાલો આપણે કેટલી સંખ્યામાં ઉર્જા સંગ્રહિત કરી શકીએ તે સંખ્યા માટે અનુભૂતિ કરીએ તો તેના માટે આપણે શું કરીશું ચાલો આપણે કહીએ કે આપણે વરાળ સંચયક અથવા તો દબાણયુકત જળ સંગ્રહ વિશે ચર્ચા કરીએ તો આપણે શું કરીશું આપણે દબાણયુક્ત પાણી સંગ્રહને નળાકાર રૂપમાં દર્શાવીયે નળાકાર રૂપમાં સંચયક હવે ધારો કે ઊચા દબાણે મારો અર્થ કે જે વરાળ પહોંચાડવા આવે છે તે દબાણ 20 bar છે અને નીચું દબાણ કે જયારે નિકાસ પામે છે તે 2 bar છે તો તેથી હું એક પદ સ્ટોરેજ ડેન્સિટી વ્યાખ્યાયિત કરી શકું અને તે 1 ના છેદમાં સ્પેસિફિક વોલ્યુમ બરાબર થાય તો એકના છેદમાં પ્રવાહીનું સ્પેસિફિક વોલ્યુમ hf કારણ કે તે પ્રવાહી પાણી છે અને minus hf 2 તો ફરીથી જો આપણે આ કિંમતો લઈએ અને સ્ટીમ ટેબલમાં જોઈએ કે જે તમે જોઈ શકો છો તમે જોશો કે 20 bar સેચ્યુરેશન દબાણે 212॰ C છે અને સેચ્યુરેશન તાપમાન 120॰ છે તો હવે જો તમે સ્ટીમ ટેબલ માં એન્થાલ્પીસ માં જોઈશો અથવા તો EES માં જે તમને ફાવતું હોય તો આપણે જોઈ શકીશું કે સ્ંતૃપ્ત તાપમાન અને દબાણ પાસે સ્પેસિફિક વોલ્યૂમ 0011766 છે આ પ્રવાહી સ્પેસિફિક વોલ્યૂમ 20 bar પર છે અને એન્થાલ્પી 908 5 અને 504 5 છે બરાબર ને તો ચાલો એક સંગ્રહ થયેલ સ્થિતિ લઈએ અથવા તો ઉચા દબાણવાળી સ્થિતિ અને બીજી ખાલી સ્થિતિ લઈએ અથવા તો નિકાસ થયેલ સ્થિતિ તો અહીંયા એવો જવાબ આવશે 343167 kJm3 અથવા તો એવો જવાબ આવશે 95 3 kWHm3 જો તમે યાદ કરો તો મોટા ભાગના આપણા ઘરના સાધનો જેવા કે ટોસ્ટર અથવા તો માઇક્રોવેવ તે 1 kW પર પ્રમાણિત કરેલા હોય છે તો તેથી 1 કિલોવોટઅવર આ ઉપકરણને ચલાવે છે તમે માઇક્રોવેવ ને એક કલાક સીધું ગરમ અવસ્થામાં ચલાવી નહીં શકો પણ કોઈ પણ ઉપકરણ તેના જેવુ 1 kW વાળું ખૂબ જ ઊચા પાવરનું ઉપકરણ ના હોય જો તમે તેને એક કલાક માટે ચલાવો તો તે 1 kWH થાય છે તેથી તે મોટી માત્રા નથી પણ આ ધન મીટર દીઠ છે તેથી આ તમને અનુભવ આપે કે જો તમે ખરેખરમાં ઉર્જાનો સંગ્રહ કરવા માગતા હો તો તમે 1000 MWH શ્રેણીના રોજના થોડા 1000s મેગાવોટ અવર જાણતા હોવા જોઈએ પછી તમે જરૂરી સંચયકના કદની વિશે અનુભૂતિ મળવી શકશો તો હવે આપણે વિશ્લેષણ કરીએ આ સ્ટોરેજ ડેન્સિટી 1 છે હવે શું થાય છે ચાલો મને ફરીથી નળાકાર વેસલ દોરવા દો તો હવે શું થાય છે જ્યારે આપણે ખરેખરમાં તેને ગરમ કરીએ છીએ અથવા તો જ્યારે આપણે દબાણયુક્ત પાણીનો ઊંચા તાપમાને સંગ્રહ કરીએ છીએ અને પછી આપણે તેનો ઉપયોગ કરવાના નથી અથવા તો નિકાસ કરવાના નથી આપણે પછી મહત્વના કલાકમાં તેનો નિકાસ કરીશું તો શું થાય છે જ્યારે હું સંગ્રહ કરું છું મને શરૂઆતથી લખવા દો ઊંચા તાપમાને પાણી ભરેલુ સંચયક ઉઘાડું પડે છે ચાલો મને આ કાઢવા દો એવું કહીશ કે સંચયક સંગ્રહ દરમિયાન ઠંડા વાતાવરણમાં ઉઘાડું પડે છે તો એનો મતલબ એમ કે ચાલો આપણે કહીએ મારું શરૂઆતનું તાપમાન અથવા તો સંચયકનું તાપમાન એ T છે અને બહારનું ઠંડુ વાતાવરણ અથવા તો વાતાવરણ તાપમાન કે જે T છે તો તેથી શું થશે ત્યાં સપાટીથી કન્વેક્ટિવ લોસ થશે અને તે h છે જ્યારે T T∞ હશે તો હવે આપણે શું કરીશું હું કહીશ કે ઉષ્મા કન્વેક્શન દ્વારા ગુમાવાઈ જશે તેથી જ્યારે તેના નિકાસની વાત આવે અને મહત્વના કલાકો દરમ્યાન સંગ્રહિત ઊર્જા કાઢવામાં આવે ત્યારે હું જે ઊર્જા સંગ્રહિત કરું છું તે મેળવી શકશે નહીં અને આના કારણે નુકસાન છે તેથી આપણે વિશ્લેષણ માટે એવી રીતે ગણતરી કરી શકીએ કે આપણે શું કરીશું આપણે લમ્પડ કેપેસિટન્સ મેથડ ની ધારણા કરીશું ફરીથી યાદ કરો કે લમ્પડ કેપેસિટન્સ મેથડ શું છે લમ્પડ કેપેસિટન્સ મેથડ માં ઉષ્મા સ્થાનંતરણનું ટ્રાન્સીયન્ટ એનાલિસિસ આપણે ધારીએ કે આખા પદાર્થને એક સરખા તાપમાને ઠંડો કરવામાં આવે છે બરાબર અને જો તમે યાદ કરશો તો શું થાય છે કે જ્યારે બાયોટ નંબર 1 કરતા ખુબ જ ઓછો હોય અને તો આપણે એમ કહી શકીએ કે બહારની સપાટી નો ઉષ્મા સ્થાનંતરણ ગુણાંક ખુબ જ ઓછો છે અથવા તો પદાર્થની ઉષ્મા વાહકતા ખુબ જ વધારે છે બરાબર ને તો તમે લમ્પડ કેપેસિટન્સ નો ઉપયોગ આ શરતોને આધીન કરી શકો છો ગાણિતિક શરત એ છે કે બાયોટ નંબર 0 1 કરતા ઓછો હોવો જોઈએ પણ ભૌતિક દ્રષ્ટિએ એનો અર્થ એવો થાય છે કે જેનું આપણે ટ્રાન્સીયન્ટ શીતન માટે વિશ્લેષણ કરતા હોઈએ તો પદાર્થની અંદર સ્થળલક્ષી ભિન્નતા હોવી જોઈએ નહીં તો એનો પ્રાથમિક રીતે બે અર્થ થાય છે એક બહારની સપાટીનો ઉષ્મા સ્થાનંતરણ ગુણાંક ખુબ જ ઓછો છે અથવા તો પદાર્થની અસરકારક ઉષ્મા વાહકતા ખુબ જ વધારે છે અને ત્રીજું કદ ખૂબ ખૂબ નાનું છે જેથી સ્થળલક્ષી ભિન્નતા નહિવત છે પણ આપેલા કદ માટે આ બે શરતો છે હવે આ કિસ્સા માટે આપણે કદાચ જાણતા નથી હું કહી શકું છું કે h ઓછો છે પણ આ પાણી કે જે નળાકાર વેસલ માં છે કે જે ખરેખરમાં ઉચી ઉષ્મા વાહકતા ધરાવતું નથી અથવા તો વધારે કાર્યક્ષમતાવાળું ઉષ્મા વાહક નથી પણ તેમ છતાં શા માટે હું આ ઉપયોગમાં લઉં છું કારણ કે આનો અર્થ એમ થશે કે તાપમાનમાં થોડી વિવિધતા હશે અને સપાટી પર એ ખૂબ જ ઓછું હશે તો જો હું લમ્પડ કેપેસિટન્સ નો ઉપયોગ કરું અને મહત્તમ તાપમાનનો ઉપયોગ કરો તો હું ખરેખર નુકસાન નો અંદાજ વધારે લગાવી રહ્યો છુ અને તો તે કન્ઝર્વેટિવ ધારણા છે તેથી હું આને રૂઢિચુસ્ત ધારણા કહીશ આમ આ ધારણા સાથે આપણે આગળ વધીશું હું લમ્પડ કેપેસિટન્સ વિશ્લેષણના ઊંડાણમાં જતો નથી હું ધારું છું કે તમે બધા તમારા ઉષ્મા સ્થાનંતરણના જ્ઞાનથી જાણો છો અથવા તો તમે પુસ્તકનો ઉપયોગ કરી શકો છો હું શું કરીશ θ ના છેદમાં θi કે જે T T∞ ના છેદમાં Ti T∞ લખાય છે તો Ti શું છે તો હું અહીંયા લખીશ T એ Ti જેટલું અથવા તો શરૂઆતનું તાપમાન એ સમયે 0 છે અને T એ time τ નું વિધેય છે τ એ સમય છે તો આ લમ્પડ કેપેસિટન્સ મેથડ તરીકે ઓળખાય છે અને એ e ની ઋણ h ધાત જેમ સમય ભાગ્યા ρ Cp V ઘણીવાર Tc અચળ અથવા તો સમય અચળાંક તરીકે ઓળખાય છે તો આ પદ કે જે આપણે ρ C V અથવા m Cp ના છેદમાં h As લખીએ છીએ તેને હું Tc અથવા તો સમય અચળાંક તરીકે દર્શાવીશ તો હું અહીંયા લખી શકું 1 T T∞ Ti T∞ જે 1 - e ττc બરાબર હશે તેથી τ સમય પછી આપણી પાસે શું હશે આપણી પાસે આ હશે આપણી પાસે શું છે આ અભિવ્યક્તિ છે સમય તાપમાન જે તે સમય τ ની અભિવ્યક્તિ દર્શવાય છે તો સમય τ હું પણ કહીશ કે હું એક પદની વ્યાખ્યા કરીશ કે જેને ટર્ન અરાઉંડ એફિસિયન્સિ કહેવાય છે કે જે આપણે જાણીએ છીએ કે સંગ્રાહક માં ટાઉ τ એ બાકી રહેલ ઊર્જા ભાગ્યા મૂળ રીતે સંચય થયેલ ઊર્જા અને તે 1 ƞTA દ્વારા દર્શાવવામાં આવે છે અને તે Ti T∞ Ti - T times 1 e ττc બરાબર લખાશે અને જો હું આને આલેખ પર દોરું તો એને કંઈક આવી રીતે દોરાશે જો આ તાપમાન હોય અને આ સમય હોય તો Ti થી ચાલુ કરીએ અને સમય સાથે આ તાપમાન ખરેખરમાં ઝડપથી ઘટી જશે અને કદાચ આ બિંદુ પાસે ચાલો કહીએ કે τ1 બરાબર τ અને આ τ2 ચાલો કહીએ T2 બરાબર T તો આ તાપમાનનું મૂલ્ય જે ઘટ્યુ અને તેથી ઉર્જાનો જથ્થો કે જે કન્વેક્શન થી ગુમાવ્યો તે અહીંયા લમ્પડ કેપેસિટન્સ મેથડ થી ગણી શકાય અને તેને આ રીતે દર્શાવી શકાય આમ આ આપણને વ્યાખ્યાનના અંતમાં લાવે છે કે જેમાં આપણે થર્મલ ઊર્જા સંગ્રહ અને ઊંડાણથી દબાણયુક્ત પાણી સંગ્રાહક જોયું કે જે સંવેદનાત્મક ઊર્જા સંગ્રહ ના ઉદાહરણ છે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે થર્મલ ઊર્જા સંગ્રાહકના બીજા ઉદાહરણનો લઈશું તમારા બધાનો આભાર